આજે હું બેટન પ્લેટ્સ વિશે ચર્ચા કરવા જઈ રહ્યો છું જ્યારે બિલ્ટ અપ સેક્શન એક્સીલી લોડ એક્સિયલી કમ્પ્રેશન લોડ વહન કરે છે ત્યારે બેટન પ્લેટનો ઉપયોગ થાય છે તેથી બેટન પ્લેટો લેસિંગથી વિપરીત લેસિંગ પ્લેટો ઝોકવાળી રીતે મૂકવામાં આવે છે બેટન પ્લેટના કિસ્સામાં બેટન પ્લેટો સ્તંભની ધરી પર કાટખૂણે મૂકવામાં આવે છે એટલે કે જો કૉલમ ઊભી હોય તો બેટન પ્લેટ્સ લંબરૂપ હોવી જોઈએ એટલે કે તેને આડી રીતે મૂકવામાં આવશે હવે બેટન પ્લેટો સામાન્ય રીતે સમાન અંતર સાથે બંને બાજુઓ પર મૂકવામાં આવે છે સામાન્ય રીતે અમે સમાન અંતર પસંદ કરીએ છીએ અને બંને બાજુએ સમાન સ્થાને અમે બેટન પ્લેટ પ્રદાન કરીએ છીએ અને સ્તંભની લંબાઈ સાથે બેટન પ્લેટની ન્યૂનતમ સંખ્યા ઓછામાં ઓછી ત્રણ હોવી જોઈએ તેથી કોડલ જોગવાઈમાં તે કહેવામાં આવ્યું છે બરાબર અને મેં કહ્યું કે બેટન પ્લેટનો ઉપયોગ સામાન્ય રીતે ત્યારે કરવામાં આવશે જ્યારે સંપૂર્ણ રીતે અક્ષીય સંકોચન બિલ્ટ અપ કૉલમ પર કાર્ય કરે છે તેથી તે કિસ્સામાં આપણે સામાન્ય રીતે બેટન પ્લેટનો ઉપયોગ કરીએ છીએ પરંતુ જ્યારે સંકોચન સભ્યમાં તરંગીતા ચિત્રમાં આવે છે ત્યારે તે કાર્યક્ષમ રીતે કામ કરતું નથી તેથી તે કિસ્સામાં આપણે લેસિંગ સભ્ય માટે જવું પડશે તો આજે મારી ચર્ચા બેટન મેમ્બર પર થશે અને બેટન મેમ્બરના કિસ્સામાં આપણે જાણીએ છીએ તેનો અર્થ એ છે કે આપણે અમુક બાબતો વિશે અમુક બાબતો જાણવાની જરૂર છે જેમ કે બેટન મેમ્બરની લંબાઈ કેટલી હશે બેટન મેમ્બરની ઊંડાઈ કેટલી હશે અને શું જાડાઈ હશે આ ત્રણ બાબતો આપણે જાણવાની છે એટલે કે બેટન સભ્યનું પરિમાણ પછી આપણે બે બેટન સભ્યો વચ્ચેનું અંતર અંતર પછી બેટન સભ્ય અને મુખ્ય સભ્ય વચ્ચેનું જોડાણ જાણવું પડશે તેથી જોડાણો બે પ્રકારના બોલ્ટ જોડાણો અથવા વેલ્ડ જોડાણો હોઈ શકે છે તો જોઈન્ટ પર કયા ફોર્સ આવે છે જેની આપણે ગણતરી કરવી પડશે અને પછી આપણે શોધવાનું છે કે બોલ્ટની સંખ્યા શું હશે બોલ્ટ કેવી રીતે મૂકવામાં આવશે જેથી બધી વિગતો બનાવી શકાય બરાબર તો ચાલો આપણે કેટલીક સામાન્ય આવશ્યકતાઓ પર આવીએ જે કોડ IS 800 2007 માં કલમ 7 7 માં આપેલ કલમમાં આપવામાં આવી છે હું ફક્ત આ કલમમાંથી પસાર થઈશ જે મેં અહીં લખ્યું છે ક્લોઝ નંબર 7 1 છે આ કલમમાં કહેવામાં આવ્યું છે કે બે મુખ્ય ઘટકોથી બનેલા કમ્પ્રેશન સભ્યોને પ્રાધાન્યમાં તેમના બે મુખ્ય ઘટકો સમાન ક્રોસ સેક્શનના હોવા જોઈએ અને તેમની મુખ્ય ધરી વિશે સમપ્રમાણરીતે નિકાલ કરવામાં આવે છે જ્યાં ક્યારેય વ્યવહારુ હોય ત્યાં કમ્પ્રેશન મેમ્બર પાસે બેટનના પ્લેન પર કાટખૂણે અક્ષની ત્રિજ્યાની ત્રિજ્યા હોવી જોઈએ જે બેટનના પ્લેનમાં અક્ષની આસપાસના ગિરેશનની ત્રિજ્યા કરતા ઓછી ન હોય તેનો અર્થ એ છે કે જેમ આપણે અગાઉ ચર્ચા કરી છે ઉદાહરણ તરીકે કહો કે જો આપણે બે વિભાગ પ્રદાન કરીએ તો આ કિસ્સામાં બેક ટુ બેક ચેનલ સેક્શન કહે છે હવે આ એવી રીતે પ્રદાન કરવું પડશે કે ryy અને rxx મોટે ભાગે સમાન બની જશે અથવા ryy થોડો વધારે હોવો જોઈએ તેથી કારણ કે આપણે rxx ની કિંમત બદલી શકતા નથી rxx બધા કેસ માટે સમાન હશે તમામ કેસનો અર્થ આ બે વચ્ચેના તમામ અંતર માટે થાય છે અને જો આપણે આ બે વચ્ચેના અંતરને વધારીશું તો ryy ની કિંમત વધી જશે કારણ કે Iyy મૂલ્ય વધારો તેથી રાયને એવી રીતે વધારવી પડશે કે બંને ધરીની મજબૂતાઈ વધુ કે ઓછી સમાન બને હવે પછીના ક્લોઝમાં જે 7 1 3 માં છે તે કહેવામાં આવ્યું છે કે મેં અગાઉ જે કહ્યું તે સભ્યના દરેક છેડે બેટન એકબીજાની સામે મૂકવામાં આવશે અને તે નિર્દેશ કરે છે કે સભ્ય તેની લંબાઈમાં ક્યાં રહે છે અને જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી અંતર અને પ્રમાણસર સમગ્ર અને બેટેન્સની સંખ્યા એવી હોવી જોઈએ કે સભ્યને તેની વાસ્તવિક લંબાઈમાં કેન્દ્રથી કનેક્શનના કેન્દ્ર સુધી ત્રણ કરતા ઓછી બે બેઝમાં વિભાજિત કરવામાં ન આવે એટલે કે તેની લંબાઈ સાથે ઓછામાં ઓછા ત્રણ નંબરના બેટન્સ આપવાના રહેશે અન્ય વિચારણા એ યાદ રાખવાની જરૂર છે કે અસરકારક પાતળો ગુણોત્તર છે બેટન મેમ્બરના કિસ્સામાં સ્તંભનો અસરકારક પાતળો ગુણોત્તર 10 ટકા વધશે તમને યાદ હશે કે લેસિંગ મેમ્બર માટે અસરકારક પાતળો ગુણોત્તર શું હશે તેથી બેટન સભ્યના કિસ્સામાં તે 10 ટકા હશે તેથી આ કેટલીક કોડલ જોગવાઈઓ છે જેને આપણે ધ્યાનમાં રાખવાની જરૂર છે હવે કલમ 7 2 માં આપણે જોઈ શકીએ છીએ કે બેટનમાં ટ્રાન્સવર્સ શીયરને અક્ષીય બળના 2 5 ટકા ગણવામાં આવે છે તે પણ ધ્યાનમાં લેવું જોઈએ તેથી લેસિંગ સિસ્ટમની જેમ જ બેટન મેમ્બર પર ટ્રાંસવર્સ શીયર અક્ષીય સંકોચન બળના 2 5 ટકા તરીકે આવશે આગળ બેટન મેમ્બર પર લૉન્ગીટ્યુડિનલ શીયર કહે છે Vl હું કહી શકું છું કે અમે NS દ્વારા VC તરીકે ગણતરી કરી શકીએ તે અર્થ તરીકે ગણવામાં આવશે ઠીક છે તેથી બેટનને Vl ના રેખાંશ શીયર અને VC ની એક ક્ષણ 2N દ્વારા પ્રતિકાર કરવો પડશે હવે V શું છે V એ ટ્રાંસવર્સ શીયર ફોર્સ છે અને C એ બેટનના રેખાંશનું કેન્દ્રથી કેન્દ્ર અંતર છે C એ કેન્દ્રથી મધ્ય અંતર છે બેટન લોન્ગીટ્યુડીનલનો અર્થ છે કે ધારો કે બે વિભાગો છે તો અમે એક બેટન અહીં અને બીજું બેટન અહીં આપી રહ્યા છીએ બરાબર તેથી બે બેટન્સનું કેન્દ્રથી કેન્દ્રનું અંતર C નું મૂલ્ય હશે બરાબર અને N એ બેટનના સમાંતર વિમાનોની સંખ્યા છે તેથી ચોક્કસ ઉંચાઈ પર બેટેન્સની કેટલી સમાંતર સંખ્યા આપવામાં આવી છે કે તે સંખ્યા N હશે અને S એ બોલ્ટ જૂથના સેન્ટ્રોઇડ અથવા વેલ્ડિંગના વેલ્ડિંગ જોડાણ વચ્ચેનું લઘુત્તમ ટ્રાંસવર્સ અંતર છે બેટનને મુખ્ય સભ્ય સાથે જોડવું અને VI એ પહેલેથી જ કહ્યું છે તેથી Vl હું NS દ્વારા VC શોધી શકું છું અને M એ ન્યૂનતમ M ની બરાબર હશે દરેક કનેક્શન પર તે ક્ષણ હશે જે VC બાય 2N જેટલી હશે અને S મને ફરીથી પુનરાવર્તન કરવા દો તે સેન્ટ્રોઇડ વચ્ચેનું લઘુત્તમ ટ્રાંસવર્સ અંતર હશે બોલ્ટ જૂથ બેટનને મુખ્ય સભ્ય સાથે જોડે છે તો આ રીતે આપણે V પછી Vl અને પછી M ની કિંમતની ગણતરી કરી શકીએ હવે બેટન સભ્યોનો ઉપયોગ કરતી વખતે આપણે કેટલીક બાબતો યાદ રાખવાની છે એક છે બેટન પ્લેટ્સ શક્ય હોય ત્યાં સુધી સમપ્રમાણરીતે પૂરી પાડવામાં આવે છે અને બંને છેડે આપણે બેટન પૂરી પાડવી જોઈએ બેટન પ્લેટ આપવી જોઈએ જે સભ્યના બંને છેડે આપણે બેટન અથવા ટાઈ પ્લેટ પ્રદાન કરવાની જરૂર છે તેથી તેઓને આ બેટન એવા બિંદુઓ પર પ્રદાન કરવું જોઈએ જ્યાં સભ્ય તેની લંબાઈમાં રહે છે તે પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ અને બીજી એક વાત ફરીથી હું પુનરાવર્તન કરું છું જે મેં કહ્યું છે કે બેટેન્સની સંખ્યા એવી હોવી જોઈએ કે સભ્ય ત્રણ કરતા ઓછા ન હોય તેવા બેમાં વહેંચાયેલો હોય તો કહો કે ધારો કે હું અહીં એક બેટન પ્રદાન કરું છું અહીં બીજું બેટન તો મારે ઓછામાં ઓછા ત્રણ બેટ્સ આપવાના છે અને તે બધા અંતર અને પ્રમાણસર સમાન હોવા જોઈએ એટલે કે આ અંતર એકસમાન અને ઓછામાં ઓછું ત્રણ બેટન પ્રદાન કરવું જોઈએ હવે બેટનના પરિમાણ પર આવીએ છીએ તો બેટનની જાડાઈ બેટનની લંબાઈ અને બેટનની ઊંડાઈ કેવી રીતે શોધવી તેથી જ્યારે હું આવી રહ્યો છું ત્યારે જાડાઈ જે કલમ 7 3 બેટનની જાડાઈમાં ઉલ્લેખિત છે કે લઘુત્તમ જાડાઈ tmin એ ઓછામાં ઓછા 50 દ્વારા ai તરીકે ગણી શકાય ai એ રિવેટ અથવા બોલ્ટ અથવા વેલ્ડની કાટખૂણેની અંદરની સૌથી કનેક્ટિંગ રેખાઓ વચ્ચેનું અંતર છે મુખ્ય સભ્ય એટલે કે જો હું આ બે મુખ્ય સભ્યની જેમ બેટન સાથે જોડું તો આ બેટન છે હવે કદાચ આપણે બોલ્ટ સાથે જોડાઈ શકીએ ખરું તો ai શું હશે ai એ રિવેટ અથવા બોલ્ટની અંદરની સૌથી કનેક્ટિંગ લાઇન હશે આ ai હશે અને લઘુત્તમ જાડાઈ 50 દ્વારા ai કરતા વધુ હોવી જોઈએ પછી આપણે બેટન ડેપ્થ શોધવાની છે તેથી અસરકારક ઊંડાઈ આ હશે બોલ્ટ ગ્રૂપના સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ એટલે કે એક્સ્ટ્રીમ બોલ્ટ બરાબર આ જ અસરકારક ઊંડાઈ હશે હવે આ અસરકારક ઊંડાઈ એવી રીતે લેવી જોઈએ કે d એ ઓછામાં ઓછું 0 75a કરતા વધારે હોવું જોઈએ ઠીક છે જ્યાં a એ સભ્યોનું કેન્દ્રીય અંતર છે a એ કેન્દ્રીય અંતર છે તેથી ai અને a અલગ છે a સભ્યો વચ્ચે આ એક કેન્દ્રીય અંતર હશે તો આ એક સાચું છે હવે તેથી બેટનની ઊંડાઈ 0 75a કરતાં વધુ હોવી જોઈએ આ મધ્યવર્તી બેટન મધ્યવર્તી બેટન માટે છે બરાબર તેથી d મધ્યવર્તી બેટન માટે 0 75a કરતાં વધુ હોવી જોઈએ અને તે અંતના બેટન માટે a કરતાં વધુ હોવી જોઈએ તે કરતાં વધુ હોવી જોઈએ એનો અર્થ એ થાય કે બેટનની ઊંડાઈ અંતમાં વધારે હોવી જોઈએ જો કે હું બંને લઈ શકું છું જો હું અહીં d તરીકે લઉં તો તે સમાન હશે અને કોઈ પણ સંજોગોમાં d એ 2b કરતાં વધુ હોવો જોઈએ b એ બેટનના પ્લેનમાં સભ્યની પહોળાઈ છે તેનો અર્થ એ કે આ આ b છે b છે બેટનના પ્લેનમાં સભ્યની પહોળાઈ તો d 2b કરતા વધારે હોવો જોઈએ તેથી આ રીતે આપણે ત્યાં બેટન આપી શકીએ તો સારાંશમાં આપણે શું કહી શકીએ કે મધ્યવર્તી બેટન માટે d એ 0 75a હશે અને d એ અંતિમ બેટન માટે a કરતા મોટો હશે અને કોઈપણ કિસ્સામાં d એ 2b કરતા વધારે હોવો જોઈએ તેથી આપણે આને જાળવી રાખવું પડશે હવે ચાલો બેટનના અંતર પર આવીએ બે બેટન વચ્ચેના અંતરનું અંતર આ કલમ 7 3 માં આપવામાં આવ્યું છે બે બેટનની અંતરનો અર્થ છે કે જો આપણે ધ્યાનમાં લઈએ તો ઉદાહરણ તરીકે કહીએ કે આ એક બેટન છે અને આ બીજી બેટન છે અને કોડે કયો ઉલ્લેખ કર્યો છે કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આ અંતર તેની સમગ્ર લંબાઈમાં સમાન હોવું જોઈએ એટલે કે જ્યાં સુધી તે ખૂબ જ જરૂરી ન હોય તો અમે અંતરને સમાન બનાવવાનો પ્રયત્ન કરીશું તેથી આને C અંતર કહેવામાં આવે છે તેથી આ C એવી રીતે હશે કે C બાય rc ન્યુનત્તમ 0 7 lambda કરતા ઓછો હોવો જોઈએ અને 50 કરતા ઓછો હોવો જોઈએ તેથી rc લઘુત્તમ હું શોધી શકું છું rc લઘુત્તમ એટલે વ્યક્તિગત વિભાગની લઘુત્તમ ત્રિજ્યા બરાબર તેથી જો આરસી ન્યુનત્તમ એટલે કે ચોક્કસ વિભાગનો આરસી લઘુત્તમ હોય તો આપણે આ કેસ માટે કહેવું ધ્યાનમાં લેવું પડશે અને મારે અંતર એવી રીતે બનાવવું પડશે કે આ સ્થિતિ સંતુષ્ટ છે સી બાય આરસી લઘુત્તમ 0 7 લેમ્બડા કરતાં ઓછી છે અને કોઈપણ કિસ્સામાં તે 50 થી ઓછું હોવું જોઈએ કારણ કે સ્થાનિક મુખ્ય સભ્યના સ્થાનિક બકલિંગને પકડશે તેથી આ શરતો તેને પૂર્ણ કરશે ખરું પછી અંતિમ શરત અંતિમ શરતો કલમ 7 7 4 માં વર્ણવેલ છે તો જેમ મેં કહ્યું છે કે અંતિમ શરતો ડિઝાઇન કરવામાં આવશે એટલે કે જોડાણની ડિઝાઇન રેખાંશ શીયર Vl અને મોમેન્ટ M ને કારણે થવી જોઈએ ઠીક છે જેની ગણતરી અગાઉ કરવામાં આવી છે તેથી અંતિમ સ્થિતિઓ માટે આપણે Vl અને M શોધવાનું છે પછી જો આપણે વેલ્ડ કનેક્શનને ધ્યાનમાં લઈએ તો પ્રતિ એકમ લંબાઈ વેલ્ડની મજબૂતાઈ શું છે અને તે છેડે તેના પર શું બળ આવે છે તે શોધવાનું રહેશે ભાગ બરાબર પછી હું વેલ્ડની લંબાઈ શોધી શકું છું એ જ રીતે બોલ્ટ માટે હું શોધીશ કે બોલ્ટમાં ક્ષણને કારણે અને રેખાંશ શીયરને કારણે શું બળ અથવા તણાવ આવે છે અને પછી આપણે શોધવાનું છે કે આપણે જે બોલ્ટ પ્રદાન કરવા જઈ રહ્યા છીએ તે આટલો ભાર વહન કરવા માટે પૂરતો છે કે નહીં સાચું નથી અને આ કલમમાં કહેવામાં આવ્યું છે કે વેલ્ડ કનેક્શન માટે લેપ 4t કરતા વધારે હોવો જોઈએ ખરું કે આ એક વસ્તુ છે અને પછી દરેક બેટન પર વેલ્ડની કુલ લંબાઈ બેટનની ધાર પર વેલ્ડની કુલ લંબાઈ તે D બાય 2 કરતા વધારે હોવી જોઈએ પછી બેટનના દરેક કિનારે વેલ્ડની લંબાઈ તે જરૂરી વેલ્ડની કુલ લંબાઈના ત્રીજા ભાગ કરતાં ઓછી હોવી જોઈએ અને કૉલમની ટ્રાંસવર્સ અક્ષ સાથે રીટર્ન વેલ્ડ 4t કરતાં ઓછું હોવું જોઈએ હું સ્લાઈડમાં આવી રહ્યો છું જે સ્પષ્ટ કરશે આ તે છે જેની હું ચર્ચા કરી રહ્યો હતો તે એક છે કે લેપ 4t થી વધુ હોવો જોઈએ અને બેટનની ધાર પર વેલ્ડની કુલ લંબાઈ D બાય 2 હોવી જોઈએ જ્યાં D એ બેટનની એકંદર ઊંડાઈ છે અને બેટનની દરેક ધાર પર વેલ્ડની લંબાઈ છે આવશ્યક વેલ્ડની કુલ લંબાઈ એક તૃતીયાંશ કરતા ઓછી હોવી જોઈએ તે પણ આપણે ધ્યાનમાં રાખવું પડશે અને કૉલમના ટ્રાંસવર્સ અક્ષ સાથે રીટર્ન વેલ્ડ 4t કરતા ઓછું હોવું જોઈએ તેથી આ તે છે જે આપણે ડિઝાઇન કરતી વખતે કલમ 7 4 માં આપવામાં આવ્યું છે વેલ્ડ કનેક્શન સાથેના બેટન સભ્યોને આપણે ધ્યાનમાં રાખવાનું છે અને આ સ્પષ્ટ થશે જ્યારે આપણે આગલા વર્ગમાં એક ઉદાહરણ દ્વારા કેટલાક ઉદાહરણમાંથી પસાર થઈશું હવે મેં જે પણ ચર્ચા કરી છે તેનો સારાંશ આપવા માટે હું આગળની થોડી સ્લાઈડ્સ બતાવીશ હવે જ્યારે બેટન મેમ્બરની ડિઝાઈન માટે જઈએ ત્યારે આપણે જોઈશું કે વ્યવસ્થિત રીતે હાથ ધરવા માટે કયા પગલાઓ વપરાતા હોય છે જેથી બેટન સભ્યોની રચના કરી શકાય તેથી જો હું એક પછી એક પગથિયાં પર આવું તો પ્રથમ પગલું આપણે શું કરીશું આપણે ટ્રાંસવર્સ શીયર શોધીશું બરાબર તેથી વાસ્તવમાં જ્યારે આપણે બેટન મેમ્બરને ડિઝાઇન કરવા જઈ રહ્યા હોઈએ અથવા બેટન મેમ્બરની રચના માટે કોઈ વર્કઆઉટ ઉદાહરણ આપવા જઈ રહ્યા હોઈએ ત્યારે આપણે અમુક સ્ટેપ્સ ફોલો કરવા પડશે અન્યથા આપણે યોગ્ય રીતે કરી શકીશું નહીં અને આપણે પ્રોગ્રામ પણ લખીશું કોમ્પ્યુટર પ્રોગ્રામમાં આપણે સ્ટેપ બાય સ્ટેપમાંથી પસાર થવું પડે છે તેથી મેં કેટલાક સ્ટેપ્સ આપ્યા છે જેને અનુસરી શકાય છે અને પછી આપણે વ્યવસ્થિત રીતે ડિઝાઇન શોધી શકીએ છીએ જો કે ધારો કે મેં પગલું 1 આપ્યું છે આ તે પગલું 2 માં હોઈ શકે છે અને પગલું 2 પગલું 1 માં હોઈ શકે છે જે બદલી શકાય છે જો કે હું અહીં એક કાલક્રમિક પગલાં સૂચવી રહ્યો છું જ્યાં પ્રથમ પગલામાં હું 2 5 ટકા તરીકે ટ્રાંસવર્સ શીયર V ની ગણતરી કરવા જઈ રહ્યો છું અક્ષીય બળનું પછી હું Vl ની રેખાંશ શીયર અને મોમેન્ટની ગણતરી કરી રહ્યો છું Vl એ VC બાય NS અને M બરાબર VC બાય 2N છે તેથી આપણે ટ્રાંસવર્સ શીયરની તીવ્રતા પરથી Vl અને Mની ગણતરી કરી શકીએ છીએ પછી હું અસરકારક પાતળો ગુણોત્તર lambda e ની ગણતરી કરી શકું છું જે કૉલમના વાસ્તવિક પાતળી ગુણોત્તર કરતાં 10 ટકા વધુ હશે તેથી અસરકારક પાતળો ગુણોત્તર મેળવવા માટે કોલમ બિલ્ટ અપ કૉલમનો અસરકારક પાતળો ગુણોત્તર 10 ટકા વધારવામાં આવશે જે લેમ્બડામાં 1 હવે પગલું 3 માં આપણે વિભાગનું ગેજ અંતર શોધી શકીએ છીએ કારણ કે ઉદાહરણ તરીકે કહો કે જો આપણે ચેનલ વિભાગનો ઉપયોગ કરીએ તો આપણે ચોક્કસ વિભાગના કદ માટે ગેજ અંતર શું હશે તે શોધી શકીએ છીએ અને પછી આપણે અંતર શોધી શકીએ છીએ a બે બોલ્ટ વચ્ચેના બોલ્ટ સેન્ટરની વચ્ચે આપણે અંતર શોધી શકીએ છીએ બરાબર કે એએ મૂલ્ય કે જે બેટન પરિમાણોની ગણતરી માટે જરૂરી હશે તેથી સ્ટેપ 3 પછી આપણે શું કરી શકીએ છીએ બેટન પ્લેટો વચ્ચેનું અંતર શોધવા માટે આપણે જઈ શકીએ છીએ તેથી તેના માટે આપણે આ સ્થિતિ પરથી C ની કિંમતની ગણતરી કરવી પડશે કે જે C બાય rc લઘુત્તમ 50 અથવા 0 7 લેમ્બડા કરતાં ઓછી હોવી જોઈએ તેથી તેમાંથી આપણે C નું મૂલ્ય શોધી શકીએ છીએ જે બે બેટન પ્લેટ વચ્ચેના અંતર સિવાય બીજું કંઈ નથી અને આપણે યાદ રાખવું જોઈએ કે કોલમની લંબાઈ સાથે ઓછામાં ઓછા 3 નંબરના બેટન્સ આપવા જોઈએ હવે પગલું 5 માં આપણે બેટનનું કદ શોધીશું બરાબર તેથી બેટનનું કદ શોધવાનો અર્થ છે કે આપણે ઊંડાઈ લંબાઈ અને જાડાઈ જોઈએ તે શોધીશું તો પહેલા આપણે અસરકારક ઊંડાઈ શોધીશું જે S bar પ્લસ 2 હશે Cyy માં આ અસરકારક ઊંડાઈ છે અને તે 2b કરતા વધારે હોવી જોઈએ જ્યાં b એ ફ્લેંજની પહોળાઈ છે વિભાગની પછી એકંદર ઊંડાઈ D આમાંથી શોધી શકાય છે D વત્તા 2e e એ કિનારી અંતર એકંદર ઊંડાઈનો અર્થ છે જો હું જોઉં કે જો બેટન સભ્યો કૉલમ સાથે જોડાયેલા છે તો આપણે આને એકંદર ઊંડાઈ તરીકે શોધી શકીએ છીએ અને આ e છે અને આ d છે તેથી એકંદર ઊંડાઈ d વત્તા 2e હશે જ્યાં e એ ધારનું અંતર છે પછી બેટનની બેટન લંબાઈની લંબાઈ અહીંથી બીજા છેડા સુધી કુલ હશે અને તે અંતર વત્તા 2b હશે જ્યાં b એ ફ્લેંજની પહોળાઈ અથવા બેટનના પ્લેનમાં સભ્યની પહોળાઈ છે બરાબર જેથી બેટનની લંબાઈ શોધી શકાય અને જાડાઈ બેટનનો એ બાય 50 હશે જ્યાં આપણે અગાઉ ગણતરી કરેલ અર્થ ધ્યાનમાં લઈએ છીએ જે આંતરિક બોલ્ટ અથવા રિવેટ વચ્ચેનું અંતર છે તેથી બેટનની જાડાઈ 50 બાય તરીકે શોધી શકાય છે જ્યાં a એ આંતરિક બોલ્ટ વચ્ચેનું અંતર છે જેનો અર્થ થાય છે અહીંથી બીજી જગ્યાએ કહો ઉદાહરણ તરીકે જો હું અહીં ફરીથી પ્રદાન કરું તો આ એક અને આ બેટનની લંબાઈ છે બરાબર તેથી બેટનની જાડાઈ 50 બાય હશે તેથી એકવાર આની ગણતરી થઈ જાય પછી આપણે આગળના પગલા પર જઈ શકીએ છીએ બીજી વસ્તુ આપણે યાદ રાખવાની છે કે મધ્યવર્તી બેટન માટે ઊંડાઈની ગણતરી અલગ હશે તેથી મધ્યવર્તી બેટન માટે અસરકારક ઊંડાઈ માટે તે S પ્લસ 2 Cyy ના ત્રણ ચોથા ભાગની હશે જો આ કહે છે ઉદાહરણ તરીકે જો બે ચેનલ વિભાગો પાછળ પાછળ મૂકવામાં આવે અને જો આ Cyy છે અને આ S Cyy છે તો બરાબર એટલી અસરકારક ઊંડાઈ આનો ત્રણ ચોથો ભાગ હશે આ મધ્યવર્તી બેટન માટે છે એન્ડ બેટન માટે યાદ રાખો કે તે આ એક હશે અને એકંદર ઊંડાઈ તે જ રીતે આપણે d પ્લસ 2e શોધી શકીએ છીએ જ્યાં e એ કિનારીનું અંતર છે અને બેટનની લંબાઈ S વત્તા 2b હશે b આ ફ્લેંજની પહોળાઈ છે ઠીક છે અને બેટનની જાડાઈ અગાઉના a બાય 50 જેટલી જ હશે જ્યાં a એ આંતરિક બોલ્ટ રિવેટ અથવા વેલ્ડ વચ્ચેનું અંતર છે તેથી બેટનની જાડાઈ આટલી હશે આગળ એન્ડ કનેક્શનની ડીઝાઈન છે સ્ટેપ 7 એ છેલ્લું સ્ટેપ હશે જ્યાં એન્ડ કનેક્શનને બેટન સિસ્ટમ માટે ડિઝાઈન કરવામાં આવશે જેથી લોન્ગીટુડીનલ શીયર અને મોમેન્ટના ગણતરી કરેલ મૂલ્યનો પ્રતિકાર કરી શકાય તેથી અમે પ્રથમ પગલા પર રેખાંશ શીયર અને ક્ષણની ગણતરી કરી છે હવે તેના આધારે આપણે આ દળોનો પ્રતિકાર કરવા માટે બેટન સિસ્ટમના અંતિમ જોડાણોને ડિઝાઇન કરીશું તો આ તે પગલાં છે જેનો ઉપયોગ બેટન સિસ્ટમ ડિઝાઇન કરવા માટે કરવામાં આવશે તો આ લેક્ચરમાં સારાંશમાં શું જો આપણે શું શીખ્યા કે બેટનના પરિમાણ અને તેના અંતરના સંદર્ભમાં ચોક્કસ વિશિષ્ટતાઓની ગણતરી કોડલ જોગવાઈઓ અનુસાર કરવામાં આવી છે અને કોડે અમે પ્રદાન કરેલ માર્ગદર્શિકા અનુસાર ચોક્કસ માર્ગદર્શિકા નક્કી કરી છે પગલાંઓ અને એ પણ અમે ગણતરી કરી છે એટલે કે અમે જોયું છે કે બેટન પ્લેટ પર ટ્રાંસવર્સ શીયર પછી લોન્ગીટ્યુડીનલ શીયર અને મોમેન્ટની ગણતરી કેવી રીતે કરવી અને પછી આ ક્ષણ અને લોન્ગીટ્યુડીનલ શીયરનો પ્રતિકાર કરવા માટે આપણે વેલ્ડ અથવા બોલ્ટનો ઉપયોગ કરીને કનેક્શનને અંતિમ કનેક્શન ડિઝાઇન કરવાની જરૂર છે અને પછીના વર્ગમાં આપણે એક ઉદાહરણ જોઈશું જેના દ્વારા તે સ્પષ્ટ થશે કે બેટન કેવી રીતે ડિઝાઇન કરવી આભાર